મને જણાવો કે મેં અહીં પ્રશ્નાર્થ ચિહ્ન શા માટે મૂક્યું છે કોઈ ગેસ કરી શકે છે તેથી મારો મતલબ છે કે ફિક્સિંગ ની રેસીપી એ વ્યવસ્થિત છે 1D માં તેની સાથે કોઈ પ્રોબ્લેમ નથી એક ડાઈમેન્શનલ વર્લ્ડમાં હું ઠીક કરી શકું છું જાણો થી 1 માં કોઈ પ્રોબ્લેમ નથી જ્યારે હું હાયર ડાયમેન્શન પર પહોંચું ત્યારે શું થાય છે જો તમને યાદ હોય તો તે 2D ના કિસ્સામાં હતું 2D અને 3D માટે તે હતું હવે હું પસંદ કરવાનો નથી તે 1 કરતાં નાનું છે તો અહીં શા માટે સેટ કરી શકતા નથી કારણ કે જો હું તે કરું તો શું થાય છે મને સોલ્યુશન જેવુ વેવ નહીં મળે માત્ર તે અનસ્ટેબલ સિચ્યુએશન છે તો પછી શું પછી તમારે તેની સાથે ડીલ કરવું પડશે તેનો એકમાત્ર સોલ્યુશન એ છે કે બીજુ સોલ્યુશન યોગ્ય છે અને બીજુ સોલ્યુશન તમારા ડીસ્ક્રિટાઇઝેશન બનાવવાનો હતું તેથી ચાલો આપણે એ જ ડીસ્ક્રિએટ વર્ઝન નો મીન કરીએ જે આપણી પાસે હતું તેથી જો તમે આ ઈક્વેશન ને અહીં જુઓ છો તો આપણે અહીંથી આ વેવ ઈક્વેશનથી શરૂઆત કરી છે 2D ના કેસમાં શું થશે મારી પાસે y નું બીજું ડેરિવેટિવ પણ હશે તો આ ડીસ્પર્ઝન રિલેશન તમને કેવી રીતે લાગે છે કે તેમાં ફેરફાર થશે જો હું આ ડીસ્પર્ઝન રિલેશન માટે લખવા માંગતો હોવ તે ખરેખર યોગ્ય છે તેથી આ ડીસ્પર્ઝન રિલેશન એ ફાઇનાઇટ ડીફરન્સ ટાઈમ ડોમેન માટેનું બનશે જે મને મળશે તેથી હું લખી શકું છુ કે અહી મને 2 ટર્મ મળે છે ખરું એક માંથી અને એક માંથી હવે તમારે એ જ એનાલિસિસ કરવું પડશે જે આપણે અગાઉની સ્લાઈડમાં કર્યું હતું અહીં ડીસ્પર્ઝન ડાયાગ્રામ બનાવવા માટે આપણે તેને રિપીટ કરવું પડશે ડીસ્પર્ઝન શું છે માત્ર અને k વચ્ચેનો સંબંધ જ્યાં પણ ઓપ્ટિક્સ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ માં તમે ડીસ્પર્ઝન શબ્દ સાંભળો છો તેનો અર્થ એ થાય છે કે ફ્રિક્વન્સી અને વેવ વેક્ટર વચ્ચેનો સંબંધ શું છે તે ડીસ્પર્ઝનનો અર્થ છે તેથી આ એક પ્રોબ્લેમ છે તેથી એકમાત્ર સોલ્યુશન એ નાનું છે ત્યાં તેને ડીસ્ટિંક્ટ કરવા માટે કોઈ ફિક્સ નથી તેથી શું છે હવે આપણે તેની સાથે 1D માં રહેવાનું છે આપણે તેને ફિક્સ કરી શકીએ છીએ રાખો જે તેને એલાવ કરે છે તે મને 2D અને 3D માં સ્ટેબલ સોલ્યુશન આપે છે મારી પાસે તેની આસપાસ કોઈ વે નથી તેથી આનું એક ખૂબ જ સ્પષ્ટ પરિણામ શું છે ચાલો આપણે કહીએ કે તમે લેઝર પલ્સ જાણો છો હું લેઝર પલ્સને સિમ્યુલેટ કરવા માંગુ છું અને તે જાય છે અને કેટલાક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝોનેટર અથવા કેવિટી અથવા કંઈક બીજા સાથે અથડાય છે જેમ જેમ આ લેઝર પલ્સ ટ્રાવેલ કરે છે તેમ કહી દો કે તે ફ્રી સ્પેસમાં ટ્રાવેલ કરી રહ્યું છે તે ન્યૂમેરિકલી રીતે ડિસ્પર્ઝ થશે કારણ કે ટાઈમનું પલ્સ વિવિધ ફ્રીક્વન્સીઝથી બનેલુ છે પરંતુ હવે દરેક ફ્રીક્વન્સીને પોતાની વેલોસિટી છે જો તમે આ કર્વ ને અહીં જુઓ તો આ કર્વમાં નહીં પરંતુ દરેક અલગ અલગ માટે અલગ અલગ k હશે વિદ્યાર્થી સર ડેલ્ટા એ કોના બરાબર છે તેને પણ સોલ્વ કરો હા એકવાર હું ડીસ્ક્રીટાઇઝેશનને ફિક્સ કરીશ પછી હું અને k વચ્ચેનો સંબંધ અલગ અલગ ઓમેગા પર બદલીશ તેથી શું થાય છે ધારો કે હું આ Gaussian પલ્સ જેવી ઇનપુટ પલ્સ મોકલુ છું જે આપણે આ રીતે બહાર મોકલીએ છીએ તો તમે ડીસ્ટોર્ટેડ થઈ જશો તેથી તમે આઉટપુટ દ્વારા પલ્સ આઉટપુટ કરી શકો છો મારો મતલબ અમુક સ્પેસ અને ટાઈમ પછી પલ્સ સીન છે તેથી આ કંઈક અંશે શા માટે આવું લાગે છે કારણ કે તે પલ્સ બનાવવા માટે જે કંસ્ટીટ્યુએંટ ફ્રીક્વન્સીઝ વધી છે તે હવે જુદી જુદી ઝડપે ટ્રાવેલ કરી રહી છે જો તે બધા એક જ ઝડપે ટ્રાવેલ કરે તો મને સમાન પલ્સ મળશે તેથી આને પલ્સ ડીસ્ટોર્શન કહેવાય છે આ પલ્સ ડીસ્ટોર્શન ઉદાહરણ તરીકે ઓપ્ટિકલ ફાઈબર માં થશે કારણ કે ગ્લાસ એક ડીસ્પર્ઝિવ મીડિયમ છે તમારી પાસે ઓપ્ટિકલ ફાઈબર ગ્લાસ છે જે દરેક ફ્રીક્વન્સી માટે અલગ ઝડપે ટ્રાવેલ કરે છે તેથી આ કોઈપણ રીતે ફિઝીકલી થાય છે પરંતુ જો હું ફ્રી સ્પેસનું સીમ્યુલેટીંગ કરતો હોઉં તો તે ન થવું જોઈએ પરંતુ તે FDTD માં થશે તેથી ફરીથી તમે તેને બીટ કરવાનો માર્ગ માત્ર એક જ નાનો છે તેથી પલ્સ ડીસ્ટોર્શન એ થાય છે અને તે હાયર ડાયમેન્શનમાં આપવામાં આવે છે ત્યાં બીજી વસ્તુ છે કે તમારે તેને છોડી દેવી પડશે અને ફરીથી તેનો સોલ્યુશન નાનું બનાવવું પડશે તેથી આના જેવા 2D ગ્રીડ ની કલ્પના કરો હું વેવ મોકલું છું હું જે વેવ મોકલું છું તે આ રીતે ડીસ્ટોર્ટસ થાય છે હવે હું એક પલ્સ જેવું બીજી કોઈ દિશામાં મોકલું છું કે શું થશે કારણ કે આ ડીસ્ક્રીટાઈઝેશન ફાઈનાઈટ છે અને એપ્રોકસીમેશન હવે થોડા અલગ છે તેથી હવે તે ગ્રીડમાં કઈ દિશામાં ટ્રાવેલ કરે છે તેના આધારે વેવ જુદી જુદી ઝડપે ટ્રાવેલ કરે છે તેથી આ વેવ અને આ વેવ જો હું સિંગલ ફ્રીક્વન્સી પલ્સ પસંદ કરું તો પણ હું સિંગલ ફ્રિકવન્સી ટોન મોકલું છું કારણ કે તેને તે જ કહેવામાં આવે છે તે અહીં જુદી જુદી ઝડપે અને અહીં જુદી જુદી ઝડપે ટ્રાવેલ કરશે વિદ્યાર્થી 45 જો હું આને 45 ડિગ્રી ન લઉં તો તેને કોઈપણ એંગલ માની લો તેથી એપ્રોક્સીમેટ મારો મતલબ છે કારણ કે હું વેવ ઇક્વેશનનો એપ્રોક્સીમેટ કાઢવા માટે ફાઈનાઈટ ડીફરન્સનો ઉપયોગ કરી રહ્યો છું તે વધુ કે ઓછા એકયુરેટ છે તેના આધારે તમે ગ્રીડ સાથે કેટલી સારી રીતે એલાઈન છો તેથી આ આમ છે જુદી જુદી દિશાઓ જુદી જુદી સ્પીડ વિદ્યાર્થી સર તમને થશે હા મીડીયમ એ આઇસોટ્રોપિક છે એ મીડીયમના ફીઝીકલ પ્રોપર્ટી નું સ્ટેટમેંટ છે હવા એ આઇસોટ્રોપિક મીડીયમ છે પરંતુ મારા આધારે સ્પેસ અને ટાઇમને કોણ ડીસ્ક્રીટાઈઝીંગ કરે છે જ્યાં સ્પેસ અને ટાઇમનો ડીસ્ક્રીટાઈઝીંગ કરે છે નેચર નહીં આપણે આપણા કમ્પ્યુટરમાં કરી રહ્યા છીએ જે ક્ષણે આપણે તે કરીએ છીએ ત્યારે આપણે એનિસોટ્રોપિક મુમેન્ટ બનાવી છે જ્યાં કોઈ એક્ઝીસ્ટેડ નથી તેથી જુદી જુદી સ્પીડ જે હું કહેવા માંગુ છું કે મેં પહેલેથી જ વર્ડ દૂર કરી દીધો છે તેને ગ્રીડ એનિસોટ્રોપી કહેવાય છે તેથી કોઈપણ રીયલ વર્લ્ડ સિમ્યુલેશનમાં આ બધી ભૂલો હોય છે તેમાં પરફેક્ટ સિમ્યુલેશન જેવી કોઈ વસ્તુ નથી પરફેક્ટ સિમ્યુલેશન ત્યારે થાય છે જ્યારે બધું ખૂબ નાનું હોય તેથી તે જ મારો મતલબ છે કે રીયલ વર્લ્ડના કોમ્પ્યુટેશનલ EMનો એક ભાગ તમારો કોડ ખૂબ જ સારો લખી રહ્યો છે પરંતુ તે પછી તમારે જાણવું પડશે કે તમે તેને જાણીતા સોલ્યુશન્સ સાથે બેન્ચ માર્ક કરો છો તમે આ રીતે સરળ વસ્તુ લો છો તમને લાગે તે 2D FDTD કોડ લખો બધું સરસ છે પછી તમે પલ્સને જુદી જુદી દિશામાં ચલાવો છો પછી તમે જોશો કે તે ખૂબ જ અલગ રીતે વર્તે છે પછી આગળનો ફેઝ એ શોધવાનો છે કે પેરામીટર્સ અથવા Courant પેરામીટર્સ શું છે જેમ કે ડીસ્પર્ઝન સ્વીકાર્ય છે આપણે કહીએ કે તે માત્ર 1 ટકા છે તમે તેની સાથે રહી શકો છો તે એ છે કે તમે 20 ટકા જાણો છો કે તમે તેની સાથે રહી શકતા નથી તેથી જ્યાં સુધી તમે અમુક થ્રેશોલ્ડ પર ન પહોંચી જાઓ ત્યાં સુધી તમે તમારા મારો મતલબ કે તમારા ડીસ્ક્રીતીઝેશનને વધુ ફાઈનર કરતા રહો તેથી તે થ્રેશોલ્ડ શું હોઈ શકે છે ઉદાહરણ તરીકે મારું સિમ્યુલેશન ડોમેન અહીં અમુક ફિક્સ એમાઉંટ છે અને જેમ જેમ વેવ ડાબેથી જમણી તરફ જશે તેમ ડીસ્પર્ઝનની અસરો વધુ ને વધુ વધતી જશે જેમ જેમ હું સિમ્યુલેશન ડોમેન પર સૌથી જમણી બાજુના બે સૌથી દૂરના પોઈન્ટ પર પહોંચું છું તેમ હું અગાઉથી ફિક્સ કરી શકું છું અને કહી શકું છું કે આ બે પોઈન્ટનું ડીસ્પર્ઝન આટલું વધારે હોવું જોઈએ નહીં હું નક્કી કરું છું કે તે પહેલાં અને પછી એકવાર હું તે મેળવીશ પછી હું તે ડાયમેન્શન સાથે બાકીના સિમ્યુલેશન્સ કરું છું તેથી આ રીયલમાં પ્રથમ સ્થાને કોડ લખવા જેટલો સમય લે છે વિદ્યાર્થી કોરંટ જ્યારે તમે ડીસ્પર્ઝન અસરો માટે સુધારી શકો છો જો તે ખૂબ જ ટ્રાઈવલ સિમ્યુલેશન હતું જો તે માત્ર વેક્યુમ હોત તો ખાતરી કરો કે તમે a માટે સુધારી શકો છો પરંતુ જો તે માત્ર વેક્યુમ હોત તો FDTD કરવાની શું જરૂર છે તમે જાણો છો કે તે દરેક જગ્યાએ પ્લેન વેવ છે જ્યારે કોઈ મીડીયમ કોઈ પ્લેન અથવા જે કંઈ યોગ્ય હોય ત્યારે વધુ મુશ્કેલ વસ્તુઓ થાય છે ત્યાં આ બાબતોને સુધારવી શક્ય નથી કારણ કે તમે છો તમારા બ્રેડ અને બટરનો ફાઇનાઇટ ડીફરન્સ શું છે તમે તેમાં વધુ કેટલા સુધારા કરશો ફરીથી તે સુધારાઓ દિશા આધારિત હશે તેથી તમે તેમને સુધારવાનો પ્રયાસ કરીને વધુ પ્રોબ્લેમ રજૂ કરશો તેથી તમારે તેની સાથે રહેવું પડશે અન્ય કોઈ રેકોર્ડ નથી વિદ્યાર્થી તેથી ઇન્ટિગ્રલ સમીકરણો તેથી ઇન્ટિગ્રલ સમીકરણો જોવાનું અને હવે કહેવું કે આ પ્રોબ્લેમ હતા પરંતુ ઇન્ટિગ્રલ સમીકરણો આપણે એક જ ફ્રીકવન્સી પર ફોર્મ્યુંલેટ કર્યા હતા હા એક જ ફ્રીકવન્સી પર આ પ્રોબ્લેમનો મારો મતલબ છે તેથી એક ઇન્ટિગ્રલ સમીકરણમાં મારે પલ્સ ડીસ્ટોર્શન જોવા માટે ફુરિયર ટ્રાન્સફોર્મ કરવું પડશે હા તેથી તે યોગ્ય છે તેથી ગુડ પોઈન્ટ ઈન્ટીગ્રલ સમીકરણો છે તેથી FDTD પ્રોબ્લેમમાં કોમ્પ્યુટેશનલી સોલ્વ કરવાની વધુ એકયુરેટ રીતો તમારા બ્રુટ ફોર્સ જેવી છે તે તમને ઘણા પ્રયત્નો પછી જવાબ આપે છે અને હજુ પણ તેટલો બરાબર નથી વિદ્યાર્થી તે વર્સ્ટ કહેવાય છે વિદ્યાર્થી તેથી તે એક કન્ટીન્યુઅસ ફ્રીકવન્સી જેવું લાગે છે વિદ્યાર્થી તે તેથી જો તમે ટાઈમ પ્રમાણે Gaussian પલ્સ લેશો તો તે ફ્રીકવન્સીમાં Gaussian હશે વિદ્યાર્થી અને બીજી તરફ ડીસ્ક્રીટાઝેશનનો લેક્ચર વીડિયો ચાલુ રાખ્યો સારું મારે તે વિશે ચિંતા કરવાની જરૂર નથી જે મેં ડીસ્ક્રીટાઈઝ કર્યું છે કે એકવાર હું મારો સોર્સ સેટ કરી લઉં પછી વેવ ટ્રાવેલ કરે છે અપડેટ સમીકરણો તેની કેર લે છે વિદ્યાર્થી ઇન્ટીગ્રલી ઇન્ટિગ્રલ સમીકરણ માટે પછી મારે દરેક ફ્રીકવન્સી માટે તેને એકસાથે મૂકવા માટે ફ્રીકવન્સી સોલ્યુશનમાં અલગ કરવું પડશે તેથી ડીસ્ક્રીટાઈઝીંગ ફ્રીકવન્સી તેની પોતાની એરર લાવશે કારણ કે તમે તેને ફ્રીકવન્સીમાં કેટલું સારું કરો છો તેના આધારે તે યોગ્ય સમયે તમારું સોલ્યુશન છે તો પછી તમારી પાસે ટ્રેડઓફ છે હું ગણતરી માટે કેટલો સમય ફાળવવા માંગુ છું તેથી મારો મતલબ છે કે ઓછામાં ઓછા ઓપ્ટિક્સ કોમ્યુનીટીમાં ઇન્ટિગ્રલ સમીકરણો ખૂબ લોકપ્રિય નથી લોકો FDTD કરશે અને ડીસ્ક્રીટાઈઝેશનમાં કિંમત ચૂકવશે જે તમે વધુ એકયુરેટ ઇચ્છો છો ફક્ત ક્રેન્ક અપ હા મારો મતલબ એ છે કે એક વાર આપણે તેને કોમ્પ્યુટર પર મૂકી દઈએ પછી આપણે હવે જોઈ શકતા નથી કે તે કોમ્પ્લેક્સ સંખ્યાઓ જોશે તો પછી તમે જે પણ કરવા માંગો છો તે તમે ફિટ કરી શકો છો પરંતુ તમે જોશો કે આલ્ફા હોય તો 1D પ્રોબ્લેમ પણ 1 બરાબર નથી તે પ્રકાશ ની ઝડપે ટ્રાવેલ કરતું નથી બરાબર તે જ આપણે અહીં જોયું છે કોઈ મીડીયમ ન હોય ત્યારે પણ જો તમે ડીસ્પર્ઝન સંબંધને જુઓ જ્યારે અને ફાઇનાઈટ હોય ત્યારે પણ કોઈ મીડીયમ ન હોય વિદ્યાર્થી તો જો તમે આલ્ફા દ્વારા એમ કહો કે તે 1D અને સમયની સમાન હોય હા તમારે એવું ના કહેવું જોઈએ કે 1Dમાં કોઈ પ્રકારનું ડીસ્ટોર્શન છે જો હું તેમ કહું કે આલ્ફા એ 1 ની સમાન છે પરંતુ બીજા સ્થાન માટે મારે તેવી રીતે રહેવું પડે તેથી આ બરાબર તેથી પીટરસનના પુસ્તકના આ ચેપ્ટર 12 માટે આ પ્રકારના રેફરન્સ છે જે ખૂબ જ સરસ રેફરન્સ છે જેને FDTDનું બાઇબલ કહેવામાં આવે છે તે ટેફ્લોવ નું પુસ્તક છે જે લખાયેલા પ્રથમ થોડા પુસ્તકોમાંનું એક હતું અને હું મેક્સવેલના સમીકરણો અને FDTD પર ટેફ્લોવે આપેલ મારો મતલબ એ કે તેના દ્વારા લખાયેલ ઇન્ટરવ્યુ મળ્યુ તેથી તમે જઈને આ ઈન્ટરવ્યુ વાંચી શકો છો તે મેક્સવેલના સમીકરણોના ઈતિહાસ વિશે થોડીક વાત કરે છે અને જ્યાં તેને લાગે છે કે તે આ રીતે આગળ વધી રહ્યું છે તો આ વસ્તુ વ્યવસ્થિત વાંચો